તો ગઈકાલે આપણે મેશ એનાલિસિસ ની ચર્ચા કરી હતી અને જો કરંટ સોર્સ ઉપલબ્ધ હોય તો મેશ એનાલિસિસ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે પણ આપણે ચર્ચા કરી હતી કરંટ સોર્સ ઇંડિપેંડેન્ટ અથવા ડિપેન્ડેન્ટ હોઈ શકે છે તો તે ખાસ પાસા આપણે ગઈકાલના ક્લાસ માં ચર્ચા કર્યા હતા હવે આજે આપણે નોડલ એનાલિસિસ ની ચર્ચા કરીશું તો ચાલો જોઈએ નોડલ એનાલિસિસ અર્થાત શું છે ખરેખર નોડલ એનાલિસિસ નોડ વોલ્ટેજ નો ઉપયોગ કરીને સર્કિટ્સ ના એનાલિસિસ માટેની પ્રક્રિયા છે મેશ એનાલિસિસમાં આપણે મેશ કરંટ વિશે વધુ રસ ધરાવતા હતા અને આપણે સર્કિટને હલ કરવા માટે મેશ કરંટનો ઉપયોગ કરી રહ્યા હતા અહીં આપણે સર્કિટને હલ કરવા માટે નોડ વોલ્ટેજને સર્કિટ વેરીએબલ તરીકે વાપરીશું હવે નેટવર્ક માં નોડ ni paribhasha એ એક બિંદુ તરીકે આપી શકાય છે જ્યાં બે અથવા વધુ શાખાઓ જોડાય છે તો જો તમે આ ચોક્ક્સ ફિગર જુઓ તો આ ફિગરમાં તમે જોશો કે 1 2 3 4 5 કુલ નોડ્સ છે હવે જો તમે એક ચોક્કસ નોડ 4 ને જોશો તો એ ઈમ્પિડન્સ ZAઅને વોલ્ટેજ સોર્સ VX ને જોડે છે એ જ રીતે નોડ 1 માં તમે એક ઈમ્પિડન્સ ZD એક ઈમ્પિડન્સ ZA અને એક ઈમ્પિડન્સ ZB ને જોડો છો તો નોડ 1 માં ત્રણ જોડાણો છે તે જ રીતે નોડ 2 માં પણ ત્રણ જોડાણો છે જે ZB ZE ZC છે નોડ 5 માં ફક્ત 2 જોડાણો હશે જે ZC અને VY છે તે બધા નોડ્સમાંથી એક નોડને રેફેરેંસ નોડ તરીકે માનવામાં આવે છે જે નોડ 3 છે તો હવે આ એક નોડ આ બીજા નોડથી એ અર્થમાં અલગ છે કે આ નોડમાં ઓછામાં ઓછી ત્રણ શાખાઓ છે અને આ નોડમાં ફક્ત બે શાખાઓ છે તો આપણે આ ચોક્કસ નોડને શું કહીશું આ ચોક્કસ નોડને પ્રિન્સિપલ નોડ તરીકે ઓળખવામાં આવશે અને બાકીના અન્ય નોડ્સ એક સિમ્પલ નોડ તરીકે ઓળખાશે તો આ ચોક્કસ સર્કિટમાં પ્રિન્સિપલ નોડ કયા છે આ ચોક્કસ સર્કિટમાં પ્રિન્સિપલ નોડ નોડ 1 નોડ 2 અને નોડ 3 હશે જ્યારે નોડ 4 અને નોડ 5 એ સિમ્પલ નોડ્સ છે તો ચાલો જોઈએ કે પ્રિન્સિપલ નોડ્સનું શું મહત્વ છે નોડ વોલ્ટેજ શું છે નોડ વોલ્ટેજ એ અન્ય નોડ જેને રેફેરેંસ નોડ કહેવામાં આવે છે તેના સંદર્ભમાં ચોક્કસ નોડનો વોલ્ટેજ છે તો આપણે આ ફિગરમાં શું જોઈ શકીએ છીએ જો તમે આને V13 કહો તો તેનો અર્થ એ કે નોડ નંબર 3 ના સંદર્ભમાં V1 વોલ્ટેજ એ જ રીતે અહીં તમે V23 તરીકે લખી શકો છો અહીં તમે V43 લખી શકો છો અને અહીં તમે V53 લખી શકો છો તો આ નોડ્સ બનશે આ રેફેરેંસ નોડના સંદર્ભમાં નોડ વોલ્ટેજ હશે જે આપણા ચોક્કસ ઉદાહરણમાં નોડ 3 છે હવે આપણે શું કરવાનું છે આપણે ફક્ત તે નોડ્સ લેવાનો છે જે પ્રિન્સિપલ નોડ્સ છે અને વોલ્ટેજ કે જે આપણે તે નોડ્સને આપીએ છીએ તે નોડલ એનાલિસિસ માટેના સર્કિટ વેરિયેબલ્સ હશે તો જો તમે આ ચોક્ક્સ ફિગરમાં જોશો તો V43 V13 V23 અને V53 એ ચાર નોડ વોલ્ટેજ છે નોડ 3 હંમેશા ઝીરો પોટેન્ટિઅલ પર હશે કારણ કે આપણે તેને રેફેરેંસ માન્યું છે તો આ નોડના સંદર્ભમાં બાકી બધા નોડ ધ્યાન માં લેવામા આવે છે તો નોડ 4 નોડ 5 એ સિમ્પલ નોડ્સ છે જ્યારે નોડ 1 અને નોડ 2 એ પ્રિન્સિપલ નોડ્સ છે તો નોડલ એનાલિસિસનો ઉપયોગ કરીને સર્કિટ એનાલિસિસમાં આપણે પ્રિન્સિપલ નોડ પરના વોલ્ટેજ પર વધુ ધ્યાન રાખીશું તો આપણે જોયું કે નોડ 3 આપણે રેફેરેંસ નોડ તરીકે પસંદ કર્યું છે હવે આપણે જોયું છે કે આપણે V13 અને V23 નો ઉલ્લેખ કરી રહ્યા છીએ જે નોડ 3 ના સંદર્ભમાં પ્રિન્સિપલ નોડ 1 અને 2 પરના વોલ્ટેજ છે હવે આપણે જાણીએ છીએ કે નોડ 3 એ રેફેરેંસ નોડ છે તો આપણે શું કરી શકીએ કે સરળતા માટે આપણે V13 ની જગ્યાએ V1 અને V23ની જગ્યાએ V2 લખી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આ હંમેશા રેફેરેંસ નોડના સંદર્ભમાં હોય છે તો V1 અને V2 નોડ વેરીએબલ હશે મૂળભૂત રીતે આપણે તેને આ ચોક્કસ સર્કિટ માટે સર્કિટ વેરીએબલ કહી શકીએ છીએ હવે આપણા નોડલ એનાલિસિસનો ઉદ્દેશ્ય શું છે નોડલ એનાલિસિસનો ઉદ્દેશ એ બધા પ્રિન્સિપલ નોડ્સ પર વોલ્ટેજનાં મૂલ્યો શોધવાનું છે જે રેફેરેંસ નોડના સંદર્ભમાં લીધેલા છે તો આ ઉદાહરણમાં ઉદ્દેશ એ છે કે V1 અને V2 ના વોલ્ટેજ શોધવા અને પછી આપણે દરેક શાખામાં વહેતા કરંટને શોધી શકીએ છીએ તો તેનો અર્થ એ કે જો તમે આ ચોક્ક્સ સર્કિટ જોશો અને જો તમે V1 અને V2 ની કિંમત શોધી શકો તો તમે V4 ની કિંમત સરળતા થી શોધી શકો છો અહીં V43 ને V4 લખી શકાય છે અનેV53 ને V5તરીકે લખી શકાય છે તો જ્યારે આપણે V1 અને V2 નું મૂલ્ય જાણીએ છીએ ત્યારે આપણે V4 ની કિંમત શોધી શકીએ છીએ કારણ કે તે ફક્ત V1 Vx છે અને V5 માટે પણ જો આપણે V2 નું મૂલ્ય જાણીએ છીએ તો આપણે V5 V2 Vy નું મૂલ્ય શોધી શકીએ છીએ તો ક્યારે આપણે આ નોડ વોલ્ટેજ મેળવીએ છીએ તમે ઓહમના નિયમ Ohms law નો ઉપયોગ કરીને બધા કરંટ નું મૂલ્ય સરળતાથી શોધી શકો છો તો હવે તમે સારાંશ કરી શકો છો કે નોડ વોલ્ટેજને નિર્ધારિત કરવા માટેનાં સ્ટેપ્સ શું છે પ્રથમ તમારે રેફેરેંસ નોડ તરીકે નોડ પસંદ કરવો પડશે અને પછી બાકીના n 1નોડ્સને V1 V2 Vn નામ આપીશું વોલ્ટેજ એ રેફેરેંસ નોડના સંદર્ભમાં લીધેલ છે હવે તમારે n 1 નોન રેફેરેંસ નોડ્સ લેવાના છે કે જે રેફેરેંસ નોડ્સ સિવાયના નોડ છે અને તમારે કિર્ચહોફનો કરંટ નિયમ લાગુ કરવાનો છે અને નોડ વોલ્ટેજ ના રૂપમા બ્રાંચ કરંટ ને વ્યક્ત કરવા ઓહમના નિયમ નો ઉપયોગ કરવાનો છે તો અહીં તમે બધા નોન રેફેરેંસ નોડ્સ માટે સમીકરણો લખી શકો છો પરંતુ સર્કિટનું એનાલિસિસ કરતી વખતે પ્રિન્સિપલ નોડ્સ માટે તમે જે સમીકરણો લખો છો તેના પર વધુ ધ્યાન રાખશો કારણ કે તમે પ્રિન્સિપલ નોડ માટે જે સમીકરણો લખો છો તે પહેલા હલ થશે પછી તમે અન્ય નોન રેફેરેંસ નોડ્સના વોલ્ટેજના મૂલ્યો શોધી શકો છો હવે તમારે અજાણ્યા નોડ વોલ્ટેજ મેળવવા માટે પરિણામી સાઇમ્લટેનિઅસ સમીકરણો ને હલ કરવા પડશે તો આ ત્રણ પ્રિન્સિપલ સ્ટેપ્સ હશે જે તમે નોડ વોલ્ટેજ શોધવા માટે અનુસરશો હવે આપણે આ આ પ્રક્રિયા પર કઈ રીતે કામ કરીશું ચાલો માની લઈએ કે આ તે સર્કિટ છે જે આપણે પહેલાં જોઇ છે અને આપણે નોડલ એનાલિસિસ લાગુ કરીશું અને નોડ વોલ્ટેજ V1અને V2 ના મૂલ્યો શોધવાનો પ્રયત્ન કરીશું અને તેના પછી તેના મુજબ તમે વોલ્ટેજ અને કરંટ શોધી શકો છો કહો કે તે V5 V4 અને શાખાઓમાં વહેતા કરંટ છેટે હવે ચાલો પ્રથમ નોડ લઈએ જે નોડ 1 છે હવે જો તમે નોડ 1 જોશો તો તમે જોશો તમે માની લો કે બધી શાખાના કરંટ નોડ થી બહાર જઇ રહ્યા છે તો કિર્ચહોફના કરંટના નિયમ મુજબ તે જંકશન પરના કરંટ નો સરવાળો 0 હશે તો તમે શું કહી શકો તમે કહી શકો છો કે આ ત્રણ કરંટ છે તમે I1 I2 અને I3 લખી શકો તો I1 I2 I3 0 થશે હવે તમે KCL લાગુ કર્યું છે હવે તમારે I1 I2 અને I3 ની કિંમત મૂકવી પડશે I1 નું મૂલ્ય કેટલું છે I1 નું મૂલ્ય એ V1 અને V4 વચ્ચેનો વોલ્ટેજ તફાવત ભાગ્યા ZA હશે તો વોલ્ટેજ V4 શું છે V4 એ Vxસિવાય બીજું કંઈ નથી કારણ કે Vx નોડ 4 અને નોડ 3 ની વચ્ચે જોડાયેલ છે તો તમે I1 માટે શું લખી શકો છો I1ને તમે V1 VxZA લખી શકો છો I2 માટે તમે શું લખી શકો છો I2 એ વોલ્ટેજ V1ZD છે અને કરંટ I3 I3 એ V1 V2ZB હશે અને V1 VxZAV1ZDV1 V2ZB0 છે તો આ છે જે તમને નોડ 1 ના ઉદાહરણમાં મળશે એ જ રીતે નોડ 2 માટે V2 V1ZBV2ZEV2VYZC0 તો આખરે તમને શું મળશે આખરે તમને સમાન સમીકરણ મળશે જેનો ઉલ્લેખ આ સ્લાઇડમાં છે તો તમને આ મૂલ્યો મળશે હવે તમે શું કરી શકો તમે બધા વેરીઅબલ્સને ફરીથી ગોઠવી શકો છો જેમ કે V1 ને સાથે રાખી શકો છો તમે V2 ને સાથે રાખી શકો છો અને પછી બંને સમીકરણોમાં VX અને Vy ને સાથે રાખી શકો છો હવે જો તમે ZAZBZDZCZEના મૂલ્યોને જાણો છો તો તમે કિંમત મૂકી શકો તે ખૂબ સરળ સમીકરણ હશે કેટલીકવાર આ ફોર્મ માં લખવું મુશ્કેલ છે તો તમે વૈકલ્પિક રીતે શું કરી શકો તમે ઈમ્પિડન્સ ને એડમિટન્સ માં રૂપાંતરિત કરી શકો છો જે YA છે YA એ બીજું કંઈ નથી પણ 1 ભાગ્યા ZA છે એ જ રીતે YB એ 1 ભાગ્યા ZBછે અને YD એ 1 ભાગ્યા ZD છે તો તમે હવે શું લખી શકો છો તમે એડમિટન્સ ના સ્વરૂપમાં સમીકરણ લખી શકો છો અને હવે તમારી પાસે સરળ સમીકરણો છે તમે તેને અજાણ્યા વેરીઅબલ્સ માટે હલ કરી શકો છો જે V1 અને V2છે તો તમારી પાસે બે અજાણ્યા વેરીઅબલ્સ અને બે સમીકરણો છે જે સરળતાથી ઉકેલી શકાય છે તો કરંટ સમીકરણો વોલ્ટેજ સમીકરણોને વધારે છે જે રેફેરેંસ નોડ સિવાયના નેટવર્કના દરેક પ્રિન્સિપલ નોડ પર લખી શકાય છે તો તમે પ્રિન્સિપલ નોડ 1 અને 2 માટે લખ્યું છે અને તમારે રેફેરેંસ નોડ માટે કોઈ સમીકરણ લખવાની જરૂર નથી તો તમને બે સમીકરણો મળ્યાં હવે સર્કિટ માટે સોલ્યુશન કાઢવા માટે જરૂરી સમીકરણોની સંખ્યા હકીકતમાં હંમેશાં પ્રિન્સિપલ નોડ્સની સંખ્યા કરતા 1 ઓછી હોય છે તો આ ફિગર માં 3 માટે પ્રિન્સિપલ નોડ્સ 1 2 અને 3 તો જરૂરી સમીકરણોની સંખ્યા 3 ઓછા 1 હશે તો તમારે સર્કિટને હલ કરવા માટે બે સમીકરણોની જરૂર છે અને તમને આ બે સમીકરણો તમારી પાસે છે તો આ સમીકરણ સાથે તમે સર્કિટ્સને હલ કરી શકો છો જે નોડ વોલ્ટેજ ધરાવે છે જે વેરીઅબલ તરીકે નોડ વોલ્ટેજ ધરાવે છે તો ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી તમે કોન્સેપ્ટ ને સ્પષ્ટ રીતે સમજી શકો નીચેની ફિગરમાં બતાવેલ નેટવર્ક માટે આપણે વોલ્ટેજ VAB શોધવાની જરૂર છે તો વોલ્ટેજ VAB નો અર્થ VA VB છે હવે જો તમે રેફેરેંસ નોડ તરીકે B લો તો તેનો પોટેન્સિઅલ 0 ડિગ્રી પર હોઇ શકે છે તો 0 વોલ્ટ પર વોલ્ટેજ VAB એ બીજુ કઇ નહી પણ નોડ A પરનો વોલ્ટેજ છે તો તમે કેવી રીતે હલ કરશો તમારે ફરીથી પ્રિન્સિપલ નોડ્સ શોધવા પડશે તો પ્રિન્સિપલ નોડ્સ શું છે અહીંના પ્રિન્સિપલ નોડ્સ 1 અને B છે કારણ કે આ ફક્ત બે નોડ્સ છે જ્યાં ત્રણ શાખાઓ જોડાય છે તો તમને પ્રિન્સિપલ નોડ્સ મળી ગયા છે હવે તેમાંથી ફક્ત એક નોડલ સમીકરણ આવશ્યક છે કારણ કે તમે B ને રેફેરેંસ નોડ તરીકે લીધો છે તો તમારે નોડ 1 પર વોલ્ટેજ હલ કરવા માટે ફક્ત એક જ સમીકરણ લખવાની જરૂર છે જે V1 છે તો જો તમે નોડ 1 પર કિર્ચોફનો કરંટનો નિયમ લાગુ કરો તો શું થશે આ કરંટ IY છે આ IX છે અને આ કરંટ I છે જો તમે લખો કે I અંદર ની તરફ જાય છે અને Ix અને IY બહાર આવી રહ્યો છે તો I એ Ix Iy બરાબર થશે હવે તમારે શું કરવું પડશે તમારે નોડ વોલ્ટેજના ટર્મ્સ માં કરંટ ના મૂલ્યો લખવા પડશે તો IX માટે મૂલ્ય શું છે તે મૂળભૂત રીતે નોડ છે જે તમે પહેલાથી જ રેફેરેંસ નોડ તરીકે લીધો છે તો IX એ V1 ભાગ્યા 16 ઓહ્મ રેજિસ્ટન્સ છે એ જ રીતે Iy માટે તમે શું લખી શકો છો તમે V1ભાગ્યા સંપૂર્ણ શાખાનો ઈમ્પિડન્સ લખી શકો છો તો હવે ઈમ્પિડન્સ શું છે આ રેઝિસ્ટન્સ છે તો આ 4 છે આ ઇન્ડક્ટન્સ છે જેથી તમે સરળ રીતે j3 લખી શકો તો કરંટ IYશું હશે તે V1 ભાગ્યા 4 j3 થશે અને આ કરંટ મૂલ્યની બરાબર હશે જે ઉદાહરણમાં આપવામાં આવ્યું છે તો હવે તમારે શું કરવાનું છે તમારે ફક્ત તેને હલ કરવાનું છે કારણ કે અહીં તમારી પાસે 1 જ અજાણ્યો વેરીએબલ છે અને તેને હલ કરવા માટે તમને એક સમીકરણ મળી ગયું છે તમે ફક્ત V1 લો અને તેને હલ કરો તમને V1 ની કિંમત 28 34 ડિગ્રી એંગલ સાથે 79 1 જેટલું મળશે તો તમને V1 નું મૂલ્ય મળ્યું પરંતુ તમારો ઉદ્દેશ VAનું મૂલ્ય શોધવાનો છે તો તમે શું કરશો તમારે પહેલા કરંટIYV14j3 ની કિંમત શોધવી પડશે હવે આપણે એ જોવું છે કે આ ચોક્કસ સેગમેન્ટ A અને B વચ્ચે ડ્રોપ શું છે તો તમે શું કરશો તમે ઓહમના નિયમ Ohms law નો ઉપયોગ કરશો અને જે પણ કરંટ વહેતો હોય છે જે IY છે એને રેઝિસ્ટન્સ 4 દ્વારા ગુણાકાર કરો તો એ નોડ A પરનો વોલ્ટેજ હશે તો VAB શું હશે IY4 જ્યા 4 એ રેઝિસ્ટન્સ છે તો તમે IY ની કિંમત મૂકી શકો છો જે V14j3છે V1 તમને હમણાં જ મળ્યું છે જે 79

53◦ V છે તો આ રીતે તમે સરળતાથી ઉકેલ લાવી શકો છો અને મૂલ્ય શોધી શકો છો આગળ ચાલો બીજું ઉદાહરણ લઈએ જેમાં તમને નેટવર્કની દરેક શાખામાં વહેતા કરંટને શોધવા માટે નોડલ એનાલિસિસનો ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે જે આ ફિગરમાં બતાવવામાં આવ્યું છે તો તમે શું જોઈ શકો છો તમે અહીંથી જોઈ શકો છો કે ત્યાં બે પ્રિન્સિપલ નોડ્સ છે જે નોડ 1 અને નોડ 2 છે નોડ 2 ને તમે રેફેરેંસ નોડ તરીકે લઈ શકો છો તો તમારે પ્રથમ V1 નું મૂલ્ય શોધવાની જરૂર છે જ્યારે તમે V1 નું મૂલ્ય મેળવશો ત્યારે તમે સરળતાથી કરંટ I1 I2 અને I3 ના મૂલ્યો શોધી શકો છો અહીંI1 I2 અને I3 ત્રણેય નોડ 1 ની બહાર નીકળી રહ્યા છે જેથી તમે સીધું I1I2I30 લખી શકો હવે તમારે I1 I2 અને I3 ની કિંમત મુકવાની છે I1 શું છે I1V1 100∠0°25 I2V120 I3V1 50∠90°10 હવે જો તમે હલ કરો તો તમને શું મળશે તમને V1ની કિંમત33 34° મળશે તો તમને V1 ની કિંમત મળી છે તમારે માત્રઃ V1 ની કિંમત I1 I2 અને I3 માં મુકવાની છે અને જ્યારે તમે મૂલ્ય મૂકશો ત્યારે તમને કરંટની કિંમતો મળશે બરાબર તો આ રીતે તમે આ ઉદાહરણ માં શાખાઓના કરંટ નું મૂલ્ય સરળતાથી શોધી શકો છો અને તમે સર્કિટને હલ કરી શકો છો હવે ચાલો વધારે એક ઉદાહરણ લઈએ જેમાં નોડ વોલ્ટેજનુ મૂલ્ય નક્કી કરવાની જરૂર છે પરંતુ અહીં એક સોર્સ ઇંડિપેંડેન્ટ કરંટ સોર્સ અને બીજો ડિપેન્ડેન્ટ કરંટ સોર્સ છે તો આ ઉદાહરણમાં જ્યારે તમારી પાસે ડિપેન્ડેન્ટ અને ઇંડિપેંડેન્ટ કરંટ સોર્સ છે ત્યારે તમે સર્કિટને કેવી રીતે હલ કરશો તમે પેહલા મુજબ જ પ્રક્રિયાને અનુસરશો જે આપણે પાછલા ઉદાહરણમાં કરી હતી તમારે પહેલા પ્રિન્સિપલ નોડ્સ શોધવાના રહેશે તો આ ઉદાહરણમાં પ્રિન્સિપલ નોડ્સ કયા છે આ ઉદાહરણમાં આ પ્રિન્સિપલ નોડ હશે કારણ કે અહીં 1 2 અને 3 શાખાઓ જોડાઈ રહી છે 2 પણ પ્રિન્સિપલ નોડ છે કારણ કે ત્રણેય રેઝિસ્ટન્સ અહીં જોડાયેલા છે નોડ 3 પણ પ્રિન્સિપલ નોડ છે કારણ કે બે રેઝિસ્ટન્સ અને 1 ડિપેન્ડેન્ટ કરંટ સોર્સ જોડાયેલ છે અને 0 એ ભલે પ્રિન્સિપલ નોડ હોય પરંતુ આ રેફેરેંસ નોડ છે તો આપણે આને રેફેરેંસ નોડ તરીકે લીધો છે અને હવે આપણે સર્કિટને હલ કરવાનો પ્રયત્ન કરીશું નોડ 1 થી તમને શું મળશે નોડ 1 ના કિસ્સામાં કરંટનું મૂલ્ય કહો કે આ Ix છે આ I છે અને આને તમે I1 તરીકે લઈ શકો છો તો પછી શું થશે તમે તેને સરળતાથી લખી શકો છો કે 3 એમ્પીયર કરંટ અંદર ની તરફ પ્રેવેશે છે અને I1 અને ix બહાર નીકળી રહ્યા છે તો તમે I1ix લખી શકશો હવે તમે આ મૂલ્યને કરંટ ના ટર્મ્સ માં લખ્યું છે તેને વોલ્ટેજ ના ટર્મ્સ રૂપાંતરિત કરો તો તમે શું કરશો તમે નોડ વોલ્ટેજના મૂલ્યને V1V2V3 નામ આપ્યું છે તેનો અર્થ એ કે તમારે હલ કરવા માટે ત્રણ સમીકરણોની જરૂર છે કારણ કે હવે તમારી પાસે ત્રણ અજાણ્યા વેરીઅબલ્સ V1V2V3છે તો જ્યારે તમે કરંટ I1ને વોલ્ટેજ V1 ના ટર્મ્સમા લખો છો ત્યારે તમે શું લખી શકો છો I1 V1 V34 અને ix V1 V22 બીજું સમીકરણ જે તમને મળે છે તે 3V1 2V2 V312 છે તો નોડ 1 પર KCL લાગુ કરીને તમને આ સમીકરણ મળે છે એ જ રીતે નોડ 2 માટે તમે લખી શકો છો કે ixઅંદર ની તરફ પ્રેવેશે છે અને I2 અને I3બહાર નીકળી રહ્યા છે તો ix બરાબર I2I3 હશે ix પણ V1 V22 ની બરાબર છે I2 V2 V38 અને I3V24 છે તો જ્યારે તમે હલ કરો ત્યારે તમને V1 V2 V3ના ટર્મ્સ માં બીજું સમીકરણ મળે છે એ જ રીતે નોડ 3 માટે જો તમે આ કેસ માં લખશો તો I2I1 હશે કારણ કે તે નીચેની દિશામાં છે તેથી તમે લખી શકો કે આ બહાર નીકળી રહ્યું છે આ બંને નોડમાં જઈ રહ્યા છે તો તમે 2ixI2I1 લખી શકો પરંતુ ix V1 V22 છે તેથી તમે આ ડિપેન્ડેન્ટ કરંટ સોર્સમાં ix નું મૂલ્ય મૂકશો તો તમને 2ix 2V1 V22 ની કિંમત મળશે અને પછી I1 V1 V34 અને I2 V2 V38 મળશે તેથી તમને નોડ 3 માંથી બીજું સમીકરણ મળ્યું હવે તમારી પાસે ત્રણ અજાણ્યા વેરીએબલ V1V2 અને V3 છે અને તમને ત્રણ સમીકરણો મળ્યા છે જે 3V1 2V2 V312 અને 4V17V2 V30અને 2V1 3V2V30 છે તો હવે તમારી પાસે ત્રણ સમીકરણો છે ત્રણ અજાણ્યા વેરીએબલ છે જો તમે તે બધા ત્રણ સમીકરણો હલ કરો તો તમને સરળતા થીV1V2 અને V3 ની કિંમત મળશે તેથી નોડ વોલ્ટેજ કે જે પૂછવામાં આવ્યું હતું તેની આ રીતે ગણતરી કરવામાં આવે છે તો આ રીતે તમે નોડલ એનાલિસિસની મદદથી કોઈપણ પ્રકારનાં સમીકરણ કોઈપણ પ્રકારનાં સર્કિટ નેટવર્કને હલ કરી શકો છો તો આ ચોક્કસ અઠવાડિયામાં આપણે નોડ વોલ્ટેજ નોડલ એનાલિસિસ અને મેશ એનાલિસિસની ચર્ચા કરી તો જ્યારે પણ તમારે કરંટ ના ટર્મ્સ માં સર્કિટ પેરામીટર શોધવાની જરૂર પડે ત્યારે તમે મેશ એનાલિસિસનો ઉપયોગ કરી શકો છો અને જ્યારે તમને નોડ વોલ્ટેજ શોધવા માટે પૂછવામાં આવશે ત્યારે તમે નોડલ એનાલિસિસનો ઉપયોગ કરી શકો છો તો જો તમે બંને એનાલિસિસની તુલના કરો તો તમને ખબર પડી જશે કે મેશ એનાલિસિસ કિર્ચોફના વોલ્ટેજના નિયમ પર આધારીત છે અને નોડલ એનાલિસિસ કિર્ચોફના કરંટના નિયમ પર આધારીત છે પરંતુ કેટલીકવાર બંને ઉદાહરણમાં સર્કિટને હલ કરવા માટે તમારે કિર્ચોફના બંને નિયમો વોલ્ટેજના નિયમ તેમજ કરંટના નિયમ ની જરૂર પડી શકે છે તો આની સાથે આપણે આજના સેશન ને બંધ કરીશું આવતા અઠવાડિયે આપણે વિવિધ નેટવર્ક થિયરમ ની ચર્ચા કરીશું આભાર